બરાબર અહીંયા આપણે ફક્ત જોયું છે કે 𝛿 0 392𝑝 273𝑡 આ સમીકરણ 43 છે હવે આપણે કોરોના પાવર લોસ પર આવીશું તેથી તમારો વિઝ્યુઅલ ક્રિટિકલ વોલ્ટેજ ગમે તે હોય વિક્ષેપિત ક્રિટીકલ વોલ્ટેજ એ બધુ આપણે જોયું છે હવે આપણે કોરોના પાવર લોસ વિશે જોઇશું તેથી મૂળ રૂપે તમારા કોરોના સ્રાવને લીધે ટ્રાન્સમિશન લાઇનમાં વિખેરાયેલા પાવરને કોરોના લોસ કહેવામાં આવે છે તેથી સચોટ કોરોના લોસનું અનુમાન કરવું ખૂબ મુશ્કેલ છે તે લગભગ અશક્ય છે કારણ કે તે પ્રકૃતિમાં ખૂબ જ ચલ છે તે તેની સાથે સંકળાયેલા તમારા ઘણા પરિબળો પર આધારિત છે તેથી આ બધી બાબતો સમજાવી છે તો શું થયુ તેથી મૂળભૂત રીતે જો તમે વાતાવરણની યોગ્ય સ્થિતિ હેઠળ જોશો તો કોરોના ખૂબ ઓછો હશે પરંતુ ખરાબ વાતાવરણની સ્થિતિમાં કોરોના તમારા યોગ્ય વાતાવરણ સ્થિતિના કોરોના લોસ કરતા 10 ગણો વધારે હશે તેથી ત્યાં કંઈ એવું નથી કે તમે જાણો છો કે તમે કોરોના લોસ માટે ચોક્કસ સૂત્ર માટે કોઈ સૂત્ર આપી શકતા નથી પરંતુ કેટલાક પ્રયોગમૂલક સૂત્ર ઉપલબ્ધ છે મારો મતલબ કે પ્રાયોગિક પરીક્ષણ દ્વારા લોકોને કંઈક અંદાજિત સૂત્ર મળી ગયું છે ઉદાહરણ તરીકે એફ Peek ખરેખર તેમણે યોગ્ય વાતાવરણની સ્થિતિ હેઠળ આ કોરોના લોસ આપ્યો હતો અને તે આ સૂત્ર આપવામાં આવ્યું છે કે તે યોગ્ય વાતાવરણની સ્થિતિ હેઠળ છે

તેથી તેનો અર્થ એ કે આ કોરોના લોસ તે વાતાવરણની યોગ્ય સ્થિતિ હેઠળ છે એનો અર્થ એ કે જો તમે તે તરફ ધ્યાન આપશો તો કોરોના લોસ જે હવા ઘનતા પરિબળ 𝛿 છે તેનાથી વિપરિત પ્રમાણસર છે જે ફ્રિકવન્સી 𝑓 ના સીધા પ્રમાણમાં છે આ 𝑉𝑛 − 𝑉02 ના સીધા પ્રમાણસર છે અને તમારા √𝑟𝐷 ના પણ સીધા પ્રમાણસર છે તેથી આ સૂત્રના આ ઉદાહરણમાં 𝑃 એ કોરોના લોસ છે 𝑃𝑐 એ ખરેખર અહીં કોરોના છે મેં લખ્યું છે 𝑃𝑐 તેથી તે અહીં છે 𝑃𝑐 𝑃𝑐 એ કોરોના લોસ છે 𝑓 એ તમારી સપ્લાય ફ્રિકવન્સી છે 𝛿 એ તમારો એર ડેન્સિટી ફેકટર છે અને 𝑉𝑛 એ r sઆરએમએસ r s ફેઝ વોલ્ટેજ લાઇનથી ન્યૂટ્રલ વોલ્ટેજ 𝑘𝑉 માં અને 𝑉0 એ એ ફેઝ દીઠ વિક્ષેપક ક્રિટીકલ વોલ્ટેજનું આરએમએસ મૂલ્યr s value 𝑘𝑉 માં છે આ 𝑉0 છે 𝑟 એ તમારા વાહકની ત્રિજ્યા છે અને 𝐷 એ વાહક વચ્ચેનું અંતર અથવા સમાન અંતર છે જો તે એક ફેઝ છે તો તે 𝐷 હશે જો તે 3 ફેઝ છે તો તમારે શોધવું પડશે 𝐷𝑒𝑞 તે તમને ખબર છે કે 𝐷𝑎𝑏𝐷𝑏𝑐𝐷𝑐𝑎13 તેથી આ ખરેખર તમારું છે જેને તમે વાતાવરણની યોગ્ય સ્થિતિ હેઠળ કોરોના લોસનું સૂત્ર કહો છો હવે તેથી તે નોંધનીય છે કે એક ફેઝ ની લાઇન 𝑉𝑛 ½ × 𝑙𝑖𝑛𝑒 𝑣𝑜𝑙𝑡𝑎𝑔𝑒 માટે અને 3 ફેઝ ની લાઇન માટે જે આપણે અગાઉ આપ્યું છે 𝑉𝑛 1√3 × 𝑙𝑖𝑛𝑒 𝑣𝑜𝑙𝑡𝑎𝑔𝑒 હવે કોરોના લોસ માટે પીકનું સૂત્રPeeks formula માન્ય છે જ્યારે ગુણોત્તર 𝑉𝑛 𝑉0 1 8 છે ત્યારે કોરોના લોસ પ્રબળ છે અને જો આ ગુણોત્તર 1 8 કરતા વધારે હોય તો પીકનું સૂત્ર કોરોના લોસ એકદમ માન્ય છે પરંતુ જ્યારે 𝑉𝑛 𝑉0 1 8 આ ગુણોત્તર પીટરસનની સૂત્ર તરીકે ઓળખાય છે તે નીચેનું સૂત્ર યોગ્ય પરિણામ આપે છે તેથી કોરોના લોસ માટેનું બીજું સૂત્ર છે જેને પીટરસનનું સૂત્ર કહેવામાં આવે છે જો 𝑉𝑛 𝑉0 1 8 તેથી આ કિસ્સામાં તે કોરોના લોસ 𝑃𝑐 2 𝐹 શું છે હું આવીશ તેથી 𝑃𝑐 એ કોરોના લોસ છે 𝑓 એ તમારી સપ્લાય ફ્રિકવન્સી છે તમારો 𝑉𝑛 એ છે તમારો r s લાઇનથી ન્યૂટ્રલ વોલ્ટેજr s voltage line to neutral 𝑘𝑉 માં 𝑟 એ વાહકની ત્રિજ્યા અને 𝐷 એ વાહકો વચ્ચેનું અંતર અથવા બરાબર અંતર છે તેથી પરિબળ 𝐹 ને કોરોના લોસ ફંક્શન કહેવામાં આવે છે મારો મતલબ કે તમારી પાસે જુદા જુદા રેશિયો 𝑉𝑛 𝑉0 છે તમે શોધી શકો છો કે 𝐹 શું છે તે ગુણોત્તર 𝑉𝑛 𝑉0 સાથે બદલાય છે અને ટેબ્યુલર સ્વરૂપમાં નીચે આપેલ છે હું તમને બતાવીશ તેથી Fએફ એ ખરેખર એક ચલ છે તે 𝑉𝑛 𝑉0 રેશિયો પર આધારિત છે કે જો કે આ ફંકશનમાં 𝑉0 આમાં આ સમીકરણમાં આવતું નથી પરંતુ 𝐹 એ 𝑉𝑛 𝑉0 નું ફંક્શન છે એટલે કે આ 𝑃𝑐 એ ખરેખર 𝑉0 નું પણ ફંક્શન છે તેથી આ કિસ્સામાં કે તમારો 𝑉𝑛 𝑉0 આ બાજુ છે અને આ તમારો 𝐹 છે જ્યારે 𝑉𝑛 𝑉0 રેશિયો વધી રહ્યો છે ત્યારે આ 𝐹 પણ ખૂબ ઝડપી દરે વધી રહ્યો છે તેથી આનો અર્થ છે કે જો તમે સંખ્યાત્મક હલ કરો અને જો પીટરસનનું સૂત્ર સૂત્ર આપવામાં આવે તો પછી આ કોષ્ટક પૂરૂ પાડવામાં આવશે કે તમારી પાસે આ કોષ્ટકમાંથી ડેટા હોઈ શકે છે હવે આગળ એક છે તે તમારા કોરોનાને અસર કરતા પરિબળો છે તેથી પ્રથમ એક સિસ્ટમ વોલ્ટેજની અસર છે ઉદાહરણ તરીકે કોઈ ટ્રાન્સમિશન લાઇનમાં તમે કોઈપણ 2 ફેઝ વાહક લો છો અને જો તમે જોશો કે તેમાં આજુબાજુનો વોલ્ટેજ વધારે છે તો સ્વાભાવિક રીતે તે પોટેન્શિયલ તમારી આ વસ્તુની ઇલેક્ટ્રિક ક્ષેત્રની તીવ્રતા પણ વધુ હશે એટલે કે કોઈપણ 2 વાહક તમે લેશો જો પોટેન્શિયલ તફાવત વધારે છે તો પછી ઇલેક્ટ્રિક ક્ષેત્રની તીવ્રતા પણ ખૂબ વધારે છે તેથી કોરોના લોસ પણ ખૂબ વધારે હશે જેમ કે સમીકરણ 44 અને 45 પરથી જોવામાં આવે છે જ્યારે 𝑉𝑛 સરખામણીમાં મોટો છે મારો અર્થ 44 45 છે મેં તમને બતાવ્યું આ 45 છે આ પીટરસનનું સૂત્ર 45 છે અને તમારા પીકનું સૂત્ર એ 44 છે આ 44 છે જે તમારા એફડબલ્યુ પીકનાF Peeks કોરોના લોસ માટેનું સૂત્ર છે તેથી જ્યારે 𝑉𝑛 એ 𝑉0 ની સરખામણીમાં વધારે છે કોરોના લોસ એ વોલ્ટેજમાં વધારો સાથે ખૂબ જ ઝડપી દરે વધે છે કારણ કે તે સીધા તમારા 𝑉𝑛 અને તમારા 𝑉0 બંને સાથે સંબંધિત છે તેથી આ સિસ્ટમ વોલ્ટેજની અસર છે આગળ ફ્રિકવન્સીની અસર છે હવે ફરી સમીકરણ 44 અને 45 માં આપણે જોયું છે કોરોના લોસ ખરેખર ફ્રિકવન્સીના સીધા પ્રમાણસર છે એટલે કે અહીં પણ 𝑓 25 જે એફ વત્તા 25 હશે તે અચળ છે તેથી તે આના સીધા પ્રમાણસર છે અને તે જ રીતે અહીં તમારા આ પીટરસનનું સૂત્ર પણ 𝑓 ના સીધા પ્રમાણસર છે તેથી તેનો અર્થ છે કે તે ફ્રિકવન્સી પર આધારીત છે તેથી આપણે તેમાંથી જોઇ લીધું છે જે ફ્રિકવન્સીના સીધા પ્રમાણમાં હોય છે પરંતુ પાવર નેટવર્ક 50 𝐻𝑧 અથવા 60 𝐻𝑧 માં નજીવા મૂલ્યથી બહુ પરિવર્તન થતું નથી નજીવું 50𝐻𝑧 થાય છે એટલે કે પાવર સિસ્ટમની સ્થિતિના આધારે થોડો વધારો અથવા થોડો ઘટાડો આગળ હવાના ઘનતાની અસર છે ફરીથી સમીકરણ 44 થી તે સ્પષ્ટ છે કારણ કે આપણે હવાનું ઘનતા પરિબળ જોયું છે કે કોરોના લોસ એ ડેલ્ટાથી વિપરિત પ્રમાણસર છે તેથી સમીકરણ 44 જે તમારા પીકનું સૂત્ર છે હમણાં મેં તમને ઘણી વખત બતાવ્યું છે તે સ્પષ્ટ છે કે કોરોના લોસ હવાના ઘનતા પરિબળ કે જે ડેલ્ટા છે તેનાથી વિપરીત પ્રમાણમાં છે તે હવા ઘનતા પરિબળમાં ઘટાડા સાથે કોરોના લોસ વધે છે જેને તમે હવાના ઘનતામાં ઘટાડો કહેશો તેથી ઉચ્ચ ઊંચાઇએ ડેલ્ટાના નીચા મૂલ્યને લીધે પર્વતીય વિસ્તારમાંથી પસાર થતી હાઇ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનનો કોરોના લોસ એ મેદાનોમાં સમાન ટ્રાન્સમિશન લાઇન કરતા વધારે હોઈ શકે છે કારણ કે જ્યારે તમે કહો ત્યારે ઊંચાઇ પર ખાસ કરીને ડુંગરાળ ક્ષેત્ર પર તમે જેને કહો છો તે મારો અર્થ છે ધૂળ અથવા ગંદકી ગમે તે હોય તે ઊંચાઇમાં પર્વતીય ક્ષેત્ર છે તે સાદા વિસ્તારોની તુલનામાં ઓછું હશે હવે તેથી જ ઉચ્ચ ઊંચાઇ પર ડેલ્ટાના નીચા મૂલ્યને કારણે મેદાનોમાં સમાન ટ્રાન્સમિશન લાઇન જો ડેલ્ટા તમારો નીચો છે તો તમારો જેને તમે કોરોના લોસ કહો છો તે ડેલ્ટાથી વિપરિત પ્રમાણમાં પ્રમાણસર છે તેથી તે એ છે કે ડુંગરાળ વિસ્તારમાંથી પસાર થતી હાઇ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનનો કોરોના લોસ વધુ હોઈ શકે છે કારણ કે તમારો ડેલ્ટા તમારી આ વસ્તુ પછી ઉચ્ચ ઊંચાઇ પર ડેલ્ટાના નીચા મૂલ્યને કારણે મેદાનોમાં સમાન ટ્રાન્સમિશન તેથી જો તે વસ્તુ છે તો પછી તમારું કહેવું છે કે તે ઊલટું પ્રમાણસર છે જો 𝛿 વધારે હોય તો કોરોના લોસ ઓછો થશે જો 𝛿 લગભગ 1 છે પછી કોરોના લોસ તમારો હશે જેને તમે ઓછો કહેશો આગળ વાહક ત્રિજ્યાની અસર છે હવે તમે જાણો છો કે કંડક્ટર ત્રિજ્યા કે જે કંડક્ટરની સપાટી પર પોટેન્શિયલ ગ્રેડીયંટ વધારે છે જો ત્રિજ્યા તમારી કે જેને તમે નાની કહો છો તેથી ખાસ કરીને પરંતુ કંડક્ટરની સપાટી પર કોઈપણ રીતે વધારે છે આપણે જાણીએ છીએ કે 𝑞 2𝜋𝜖0𝑟 તેથી તેનો અર્થ એ કે જો ત્રિજ્યા વધારે હોય તો સપાટીની ક્ષેત્રની તીવ્રતા ઓછી હોય છે તેથી કોરોના લોસ ઓછો છે સમાન કરંટ વહન ક્ષમતા માટે કહો કે તમારા એસીએસઆર કંડક્ટર પાસે એક કોપર કંડક્ટર કરતા વધારે ત્રિજ્યા હોય છે તેથી ACSR કંડક્ટરની ટ્રાન્સમિશન લાઇનમાં કોપર કંડક્ટરની લાઇનની તુલનામાં કોરોના લોસ ઓછો હોય છે બંડલ કંડક્ટર લાઇનો માટે અસરકારક ત્રિજ્યા વધારે છે તેથી કોરોના લોસ ઓછો છે કારણ કે જો અસરકારક ત્રિજ્યા વધારે હોય તો પોટેન્શિયલ ગ્રેડીયંટ પણ ઓછો હશે હવે તેથી કોરોના લોસ ઓછો છે તે તમારા અંતર્જ્ઞાનથી તમે આ તારણ પર આવી શકો છો હવે બીજી વસ્તુ એ છે કે લોડ કરંટ દ્વારા કંડક્ટરના કયા તાપમાનમાં વધારો થાય છે તે વધારાના પ્રભાવની અસર જ્યારે લોડ વધારે હોય છે તેથી કંડક્ટર વધુ કરંટ વહન કરશે તેથી કંડક્ટરના તાપમાનમાં વધારો થશે એટલે કે કંડક્ટર કરંટ એ વાહકકંડક્ટરનું તાપમાન વધારે છે તેથી કોરોના લોસમાં પરોક્ષ રીતે ઘટાડો થાય છે જોકે તે તમારા હોવા છતાં ડેલ્ટા એ તમારા દબાણ સાથે સંબંધિત છે તેમજ ગણતરી માટેના બંને તાપમાનને સંબંધિત છે કે તમારો વિઝુયલ ક્રિટીકલ વોલ્ટેજ તેથી જો વાહકનું તાપમાન ઓછું હોય તો કોરોના લોસ વધુ હોય છે અને આ તે હકીકતને કારણે છે કે નીચા તાપમાને ધુમ્મસ અને ભેજવાળા હવામાન દરમિયાન વાહકની સપાટી પર ઝાકળના ટીપાં એકત્રિત થાય છે ઉચ્ચ વાહક કરંટ આવા ઘનીકરણને અટકાવે છે અને કોરોના લોસને ઘટાડે છે તેથી પાવર સિસ્ટમના લોડિંગને તમે કહો છો તેના માટે આડકતરી અસર છે કારણ કે જો લોડ વધારે હશે તો તમારો કંડક્ટર વધુ કરંટ લેશે તે પછી બીજી વાત એ છે કે બરફ અથવા હિમ સ્તરની અસરો પરંતુ ખાસ કરીને તમે જાણો છો કે પર્વતની બાજુ કે જ્યાં બરફની અસર હશે તે ખૂબ વધારે ત્યાં ખાસ કરીને ડુંગરાળ વિસ્તારો માં છે તેથી ટ્રાન્સમિશન લાઇન કંડક્ટર પર બરફ અથવા હિમ સ્તર ખૂબ જ વધારે કોરોના લોસનું કારણ બને છે અને અલબત્ત રેડિયો ઇન્ટર્ફેરંસ આ સ્તર જોવા મળે છે જો તાપમાન 0° 𝐶 હોય છે અને તાપમાન ઓછું હોય તો લાંબા સમય સુધી રહેશે મારો મતલબ કે જો તે 0° 𝐶 અથવા 0° 𝐶 ની નીચે હોય તો તે માઇનસ તાપમાન છે ડુંગરાળ વિસ્તાર જે ખૂબ સામાન્ય છે તેથી આ અસાધારણ ઘટના તમે જોશો કે તે બરફ અથવા તમારા હિમ સ્તર કંડક્ટર પર હશે ઓવરહેડ કંડક્ટર પર તેથી બરફ અને ઇલેક્ટ્રિક ક્ષેત્રની તીવ્રતા 30 𝑘𝑉𝑐𝑚 કરતા વધારે ન હોય તેવા વાહક સપાટી સાથેના કોરોના સ્ત્રાવમાં મુખ્યત્વે નકારાત્મક અર્ધ આવર્તનમાં પલ્સીસ અને હકારત્મક અર્ધ આવર્તન પર પલ્સલેસ સ્થિર કોરોના હોય છે તેથી કોરોના પોતાને ડિસ્ચાર્જ કરે છે જે બરફના સ્તરોના સ્વરૂપને અસર કરે છે ઘણીવાર કોરોનાના નજીકના વિસ્તારોમાં બરફ ઉડાવી દેવામાં આવે છે એટલે કે ધારો કે તમારો જેને તમે કહો છો તે ઉચ્ચ વોલ્ટેજ લાઇન છે અને તે વાહક બરફથી ઢંકાયેલ છે અને જો તમારા જેને તમે કોરોના કહો છે તે થાય છે તો પછી શું થશે કે આ કોરોના સ્રાવને લીધે બરફ ગમે તે રીતે ઓગળશે તે જ સમયે વાહકની નજીકના વિસ્તારોમાં નજીકના વાહક્ના ક્ષેત્રમાં કે બરફ જતો રેહશે તેથી આ ખૂબ જ સામાન્ય ઘટના છે અને જો તમે શિયાળામાં કોઈ પર્વતીય વિસ્તારમાં ખાસ કરીને ટ્રાન્સમિશન લાઇન ઉપર જાઓ છો તો તમે જોઈ શકો છો કે કંડક્ટર બરફ દ્વારા આવરી લેવામાં આવે છે તે તમે જાણો છો આ ખૂબ સામાન્ય ઘટના છે અને ખાસ કરીને આ તમારા માટે જે થાય છે તે તમે જે ઓવરહેડ કંડક્ટર માટે કહો છો આગામી શબ્દ એ નવા અને જૂના વાહકનો કોરોના લોસ છે તમે જાણો છો કે જો કંડક્ટર નવો છે તો મારો મત છે કે ધારોકે તમે નવી ટ્રાન્સમિશન લાઇન લગાવી રહ્યા છો તેથી નવા વાહક માટે સ્ક્રેચ બર્ન્સ વગેરેને કારણે કોરોના લોસ વધુ થાય છે પરંતુ સમય જતાં લાઇન વયના કોરોના લોસ ઘટતો જાય છે જૂના કંડક્ટરને વેધર્ડ કંડક્ટર કહેવામાં આવે છે કારણ કે તે કંડક્ટર જોવામાં આવે છે જો માની લો કે તે ત્યાં થોડા વર્ષોથી છે તેથી તેને વેધર્ડ કંડક્ટર કહેવામાં આવે છે એકવાર એક ઇજનેરે મને કંઈક આવું પૂછ્યું ધારો કે તમારી 3 ફેઝ ની લાઇન આ તમારા માટે એક પ્રશ્ન છે 3 ફેઝ ની લાઇન ધારો કે આ 3 ફેઝો માંથી તમે 2 ફેઝો મૂકો છે ધારો કે તમે 2 ફેઝો બદલી રહ્યા છો જૂના કંડક્ટરથી કહો કે 10 12 વર્ષ જૂના કંડક્ટર નવા કંડક્ટર અને ત્રીજો એક જૂનો છે તેથી અને તે એક સંતુલન સિસ્ટમ છે તે સમાન શક્તિનું વહન કરે છે જેનો અર્થ છે બેલેન્સ સિસ્ટમ ધારોકે સમાન કરંટ અને સાથે સાથે તમારા વોલ્ટેજને પણ સંતુલન કરવાની બાબતમાં કોઈ સંતુલન નહીં હોવાનો સવાલ નથી જેથી તમે આદર્શ કેસ સંતુલન લો છો પછી કયા વાહકો તેથી આપણે વધારે પાવર લઈ જઈશું નવા કંડક્ટર બંને નવા વાહક અથવા જૂના વાહક તમે એમ કહો કે તે સંતુલન છે આ તમારા માટે એક પ્રશ્ન છે જ્યારે તમે આ વ્યાખ્યાન સાંભળો છો ત્યારે તમે આ સવાલનો જવાબ આપવાનો પ્રયત્ન કરજો તમે મને ઇ મેઇલ મોકલો અને જો તમે સાચો જવાબ આપી શકશો તો હું તેની પ્રશંસા કરીશ હું જવાબ 2 3 દિવસની અંદર આપીશ હું એ અગાઉના કોર્સમાં જે પણ મેઇલ પ્રાપ્ત કરયા હતા તેના જવાબ આપ્યા હતાં મને લાગે છે કે હું એ તમને બધાને જવાબ આપ્યા હતા મેં બધાને જવાબો આપ્યા હતાં કોઈને બાકી રાખ્યા નહોતા આગળ સપ્લાય વોલ્ટેજની અસર જો સપ્લાય વોલ્ટેજ વધારે છે તો કોરોના લોસ વધારે હશે આ ખૂબ સામાન્ય છે જો સપ્લાય વોલ્ટેજ વધારે છે તો કોરોના લોસ વધારે હશે તે જુઓ જો નિમ્નનીચામાં નીચા વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનમાં કોરોના લોસ ઓછો હોય તો આત્મનિર્ભર આયનીકરણ જાળવવા માટેના અપૂરતા ઇલેક્ટ્રિક ક્ષેત્રને લીધે તે નજીવો છે કારણ કે નીચા વોલ્ટેજ પર તે ઇલેક્ટ્રિક ક્ષેત્રની તીવ્રતા જાળવી શકાતી નથી તેથી જ કોરોના લોસ તે મોટે ભાગે 220 કેવી અથવા તેથી ઉપરના વોલ્ટેજ સ્તર પર થાય છે ખાસ કરીને હવે વરસાદની ઋતુમાં જો મારો અર્થ છે કે તમે આ અનુભવનો પ્રયાસ કરો તો વરસાદની ઋતુમાં જો તમે જોશો કે ઓવરહેડ કંડક્ટર કહો કે 220 કેવી લાઈન છે તો તમને કોઈક પ્રકારનો ગડગડાટ અવાજ મળશે દિવસના સમયે પણ તે મોટે ભાગે કોરોના લોસને કારણે થઇ રહ્યો છે તેમ છતાં દિવસના સમયે તે વાયોલેટ ગ્લો અથવા વિઝ્યુઅલ ગ્લો દેખાશે નહીં કારણ કે દિવસનો સમય છે પરંતુ રાત્રિના સમયે તે શક્ય છે અને ખાસ કરીને અંધારાવાળા વિસ્તારોમાં તે ખૂબ જ અગ્રણી રહેશે અને આ વાયોલેટ ગ્લો ઓઝોન ગેસને કારણે છે પછી ધૂળ અને ગંદકીની અસર ધૂળ અને ગંદકીની હાજરીમાં સતત સ્રાવ જાળવવા માટે જરૂરી વોલ્ટેજ ગ્રેડીયંટ ઓછો હોય છે તેથી ધૂળ અને ગંદકીને કારણે વિક્ષેપિત ક્રિટીકલ વોલ્ટેજ ઓછો થાય છે તેથી કોરોના લોસ વધારે છે તેથી જો મારો અર્થ એ છે કે ધૂળ અને ગંદકીની અસર ખરેખર તે કોરોના લોસમાં વધારો કરે છે તે તમારી ટ્રાન્સમિશન લાઇનના કુલ પાવર લોસના કેટલાક ટકા બનાવે છે જ્યારે તમે આ વસ્તુ ટ્રાન્સમિશન લાઇન પાવર લોસની ગણતરી કરી રહ્યા છો ત્યારે તે બાબતો ધ્યાનમાં લેવામાં આવતી નથી તે કરતી વખતે આપણે લોડ ફ્લો સ્ટડી માટે વિચારણા કરીએ છે તમે ફક્ત 𝐼2𝑟 લોસ બનાવી રહ્યા છો પરંતુ આપણે કોરોના લોસ અંગે વિચારણા કરી રહ્યા નથી પરંતુ જ્યારે તેઓ ટ્રાન્સમિશન લાઇનની રચના કરે છે ત્યારે તેઓ આ બધા પરિબળો ધ્યાનમાં લે છે તે પછી કંડક્ટર રૂપરેખાંકનની અસર સામાન્ય રીતે વાહકો 2 પ્રકારનાં રૂપરેખાંકનગોઠવણીની પદ્ધતિ છે જે તમે જાણો છો અને એક આડું છે બીજું ત્રિકોણાકાર અથવા બીજું ઊભું પણ હોઈ શકે છે ત્રણ વાહકો આડા પ્લેન હોઇ શકે છે તે વચ્ચેનું અંતર 𝐴𝐵 𝐵𝐶 𝐴𝐵 એ 𝐷 છે 𝐵𝐶 એ 𝐷 છે પછી 𝐴𝐶 એ 2𝐷 હશે તેથી આડું પ્લેન સપ્રમાણ તે જ રીતે ઊભી પણ તમે તેને બનાવી શકો છો બીજી વસ્તુ એ ત્રિકોણ છે અથવા તો સમકક્ષ અથવા તે હોઈ શકે નહીં તેથી તે કિસ્સામાં શું થશે 3 ફેઝ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનના કંડક્ટર તે ક્યાં તો આડા અથવા ઊભા રૂપરેખાંકન છે પ્રથમ આડી અથવા ઊભી ગોઠવણી પર જઇએ મધ્યમવચ્ચેના વાહકની સપાટી પરની ઇલેક્ટ્રિક ક્ષેત્રની તીવ્રતા બાહ્ય વાહક કરતા વધારે છે મારો અર્થ તે છે કે તે ઊભું અથવા આડું 1 કંડકટર હશે ત્યાં તમે મધ્ય જાણો છો 𝐴𝐵𝐶 ફેઝ છે તેથી 𝐵 મધ્યમાં છે અને 𝐵 એ 𝐴 અને 𝐶 ની વચ્ચે છે તેથી મધ્યમ કંડક્ટર માટે વિક્ષેપિત ક્રિટીકલ વોલ્ટેજ તમારો જેને તમે વિક્ષેપિત વોલ્ટેજ મધ્યમ કંડક્ટર કહો છો તે 2 અન્ય બાહ્ય વાહક કરતા ઓછો હશે તેથી મધ્યમ કંડક્ટરમાં વધુ કોરોના લોસ થશે કારણ કે તફાવત 𝑉𝑛 − 𝑉0 છે તેથી 𝑉𝑛 એ ખરેખર લાઇનથી ન્યૂટ્રલ વોલ્ટેજ છે અને 𝑉0 વિક્ષેપિત ક્રિટીકલ વોલ્ટેજ છે તેથી મધ્યમ કંટકટર માટે જો 𝑉0 ઓછો હોય તો પછી 𝑉𝑛 − 𝑉0 વધારે હશે તેથી સ્વાભાવિક રીતે તમારો જેને તમે મધ્યમ વાહક તરીકે કહો છો જેને તમે કહો છો તે મધ્યમ કંડક્ટરમાં વધુ કોરોના લોસ થશે કારણકે તમારો 𝑉𝑛 − 𝑉0 તમે જેને વધારે કહો છો તે જ હશે કારણ કે 𝑉0 ઓછો હશે તેથી જ તે મધ્યમ કંડક્ટર તમારા મધ્યમ વાહકની સપાટી પરના ઇલેક્ટ્રિક ક્ષેત્રની તીવ્રતાને તમે કહો છો તેના કરતા વધારે છે તે બાહ્ય વાહક કરતા વધારે છે તેથી મધ્યમ કંડક્ટર માટે વિક્ષેપિત ક્રિટીકલ વોલ્ટેજ ઓછો હશે એટલે કે 𝑉0 ઓછો હશે એટલે કે 𝑉𝑛 − 𝑉02 વધારે હશે તેથી મધ્યમ વાહકોમાં તમારો કોરોના લોસ તમારા જેને તમે કહો છો તેના કરતા વધુ હશે તેથી મધ્યમ કંડક્ટરમાં બાહ્ય 2 વાહક કરતા વધુ કોરોના લોસ હશે આ કારણ છે હવે જો કંડકટરો સમાનરૂપે મૂકવામાં આવે છે તો કહો કે સમકક્ષ ત્રિકોણ દરેક વાહક પર સરેરાશ ઇલેક્ટ્રિક ફિલ્ડ તીવ્રતા સમાન હશે કારણકે તે સમકાલીન ત્રિકોણ છે કારણ કે જમીન ખરેખર હંમેશાં સંતુલિત સપાટી પર હોય છે જ્યારે ગણતરી કમ્પ્યુટિંગ તમારી જેને તમે કેપેસિટર વસ્તુ જમીનની અસર ગણાવી રહ્યા છો તે પાવર સિસ્ટમ વિશ્લેષણ કોર્સના કેપેસિટીન્સ પ્રકરણમાં જેની આપણે આ ચર્ચા કરી હતી જો તમે તમારી યાદશક્તિને વધારવા માંગતા હોવ તો હું ફકત વિનંતી કરું છું કે તમે જેને તે કેપેસિટીન્સ પ્રકરણ કહો છો તે મારફત જાઓ તેથી ઇલેક્ટ્રિક ક્ષેત્રના વિતરણની અસર પૃથ્વીની હાજરીથી થાય છે જો કંડકટર તમે જે કહો છો તે વધુ ઊંચાઈ પર મૂકવામાં આવે તો કોરોના લોસ ઓછો થશે પરંતુ જો તમે એટલે કે ટાવરની ઊંચાઈ વધારે હશે પરંતુ જો તમે ટાવરની ઊંચાઈ વધારશો તો પછી તમે જે કહો છો તે ખર્ચ વધુ થશે કારણ કે તમારા ટાવર બાંધકામનો ખર્ચ વધુ થશે તેથી કેટલીક મહત્તમ ડિઝાઇનની આવશ્યકતા છે તેથી આ સામાન્ય ઘટના છે આગળ લાઇન ડિઝાઇન પર કોરોનાની અસર છે હવે ટ્રાન્સમિશન લાઇન એવા રૂપ માં બનાવવામાં આવે છે કે યોગ્ય વાતાવરણમાં કોરોના લોસ ઓછો હોય જે સાચું છે જો તમે કોઈ ટ્રાન્સમિશન લાઇન ડિઝાઇન કરો છો જો કોરોના લોસ યોગ્ય વાતાવરણની સ્થિતિમાં વધારે હોય તો તે સ્વીકાર્ય નથી પરંતુ કારણ કે કોરોના લોસ લાઇનની કાર્યક્ષમતામાં ઘટાડો કરે છે કારણ કે જ્યારે તમે લાઇનની કાર્યક્ષમતાને ધ્યાનમાં લઈ રહ્યા છો અથવા ગણતરી કરી રહ્યા છો અને તે સમયે આપણે લોસને ધ્યાનમાં લઈશું તેથી વાતાવરણની યોગ્ય સ્થિતિ દરમિયાન કોરોના લોસ ઓછો હોવો જોઈએ જો તમારા ઓપરેટિંગ વોલ્ટેજ કરતાં લગભગ 10 વધુ વિક્ષેપિત ક્રિટીકલ વોલ્ટેજ છે તો તે સ્વીકાર્ય છે જો કે જ્યારે ખરાબ હવામાનની સ્થિતિ થાય ત્યારે કેટલોક કોરોના લોસ થાય છે મારો મતલબ છે કે જો તમારો વિક્ષેપિત ક્રિટીકલ વોલ્ટેજ ઓપરેટિંગ વોલ્ટેજ કરતા 10 વધુ છે તો પણ તે સ્વીકાર્ય છે સામાન્ય રીતે ખરાબ હવામાનની સ્થિતિમાં કોરોના લોસ યોગ્ય હવામાનની સ્થિતિ કરતા 10 ગણો વધારે હશે તેથી જ્યારે સામાન્ય તાપમાન અથવા તમારું સામાન્ય હવામાન ત્યાં વરસાદ નહીં પડે બરફ પડવા જેવું કંઈ નથી અને વાતાવરણની યોગ્ય સ્થિતિમાં છે તે કિસ્સામાં કોરોના લોસ ઓછો થશે પરંતુ ખરાબ હવામાનની સ્થિતિમાં તેમાં વધારો થાય છે તેથી જ હું તમને કહુ છું વરસાદની ઋતુમાં જણાવેલી બીજી વસ્તુ આપણે જોઇશું કે કોરોના લોસ વધે છે અને બીજી વસ્તુ 𝐷𝑒𝑞 અને 𝑟 નો વધારો છે વિક્ષેપિત ક્રિટીકલ વોલ્ટેજમાં વધારો કારણ કે તે નેચરલ લોગ અથવા log10𝐷𝑒𝑞𝑟 પર આધારીત છે આમ કોરોના લોસને ઘટાડે છે પરંતુ કિમત વધે છે તેથી કારણ કે જો તમે ત્રિજ્યામાં વધારો કરવાનો પ્રયાસ કરો છો તો કુદરતી રીતે વાહક વ્યાસ વધુ હશે પછી મૂલ્ય વધુ હશે અને તે જ સમયે તમારી કિંમત વધશે પરંતુ કંડક્ટરની ત્રિજ્યા અથવા કંડક્ટરનો વ્યાસ આ વસ્તુના વધારા સાથે અન્ય ઘણા મુદ્દાઓ છે કારણ કે તે જ્યારે સેગ અને તણાવટેન્શન અને વિશ્લેષણ માટે જાય છે તે સમયે ત્યારે આપણે તે જોઇશું તેથી આ તમારામાંના કેટલાક છે જે તમે પ્રભાવને જુદા જુદા પ્રકારનાં પરિમાણો કહો છો તે કોરોનાને અસર કરે છે જે આપણે હમણાં જ ચર્ચા કરી છે તેથી આ પ્રકરણ ખૂબ જ રસપ્રદ અને સરળ છે આગળ આપણે તમારું ઉદાહરણ લઈશું કે આ ઉદાહરણ 1 છે તેથી અહીં તેઓ જુએ છે કે 3 ફેઝ ટ્રાન્સમિશન લાઇનના વાહકો એકીકૃતસમાનરૂપે અંતરે 6 𝑚 કહેવામાં આવે છે ઉપરાંત દરેક વાહકની ત્રિજ્યા 1 𝑐𝑚 આપવામાં આવેલ છે હવાનું તાપમાન 30 °𝐶 છે અને દબાણ 740 𝑚𝑚 𝑜𝑓 𝐻𝑔 છે તેથી જો સપાટી પરિબળ 0 83 છે અને અનિયમિતતા પરિબળ 0 92 છે તમારે વિક્ષેપિત ક્રિટિકલ વોલ્ટેજ અને વિઝ્યુઅલ ક્રિટિકલ વોલ્ટેજની બરાબર ગણતરી કરવી પડશે આ વસ્તુ છે તેથી સમીકરણ 43 ના બધા પરિમાણો તમારો ઘનતા પરિબળ 𝛿 0 તેથી t છે 𝑝 ને 740 𝑚𝑚 આપવામાં આવેલ છે અને 𝑡 30° 𝐶 અવેજી કરતાં તમને 𝛿 0 957 મળશે તે હવા ઘનતા પરિબળ છે આગળ હવે બીજી વસ્તુ એ છે કે સમીકરણ 40 પછી વિક્ષેપિત ક્રિટીકલ વોલ્ટેજ તે 𝑉0 3×106√2𝑟𝛿𝑚0ln𝐷𝑒𝑞𝑟 𝑉𝑜𝑙𝑡𝑠 છે હવે આપેલ ડેટા 𝑚0 0 92 𝛿 ફક્ત આપણે 0 957 ની ગણતરી કરી છે 𝑟 1 𝑐𝑚 0 01 𝑚 અને સમાનરૂપે અંતર 6 𝑚 છે માફ કરશો તેથી 𝐷𝑒𝑞 6𝑚 તેથી 𝑉0 3×106√2 × 0 92 ln60 01 𝑉𝑜𝑙𝑡𝑠 જો તમે આ 𝑉0 119 475 𝑘𝑉 ની ગણતરી કરો તો તે r s મૂલ્ય છે કારણ કે આપણે આ r s ની કિંમત √2 દ્વારા વિભાજીત કરી લીધી છે હવે સમીકરણ 42 માંથી વિઝ્યુઅલ ક્રિટિકલ વોલ્ટેજ આ વિઝ્યુઅલ ક્રિટિકલ વોલ્ટેજ નું સૂત્ર 𝑉𝑣 3×106√2𝑚𝑣𝑟𝛿10 તેથી આ તમારો વિઝ્યુઅલ છે હવે આપણે તમામ ડેટા 𝑚𝑣 𝑟 𝛿 અવેજી કરવાના છે બધું આપવામાં આવ્યું છે 𝐷𝑒𝑞 𝑟 બધું જાણીતું છે તેથી જો તમે મૂકો કે 𝑉𝑣 3×106√2×0 95710 01 𝑉 જો તમે આની ગણતરી કરો તો પછી 𝑉𝑣 140 s valueઆરએમએસ મૂલ્ય છે તેથી આપણને વિઝ્યુઅલ ક્રિટિકલ વોલ્ટેજ અને વિક્ષેપકારક ક્રિટીકલ વોલ્ટેજ મળ્યો આગળ એક એ ઉદાહરણ 2 છે આ ઉદાહરણ 2 છે એક 3 ફેઝ 220 𝑘𝑉 50 𝐻𝑧 200 𝑘𝑚 લાંબી ટ્રાન્સમિશન લાઇનમાં 3 પ્રમાણભૂત એલ્યુમિનિયમ વાહક હોય છે ત્રિકોણાકાર અંતરે 4 8 𝑚 દરેક વાહકની ત્રિજ્યા 1 5 𝑐𝑚 હવાનું તાપમાન 27 ° 𝐶 અને દબાણ 740 𝑚𝑚 𝑜𝑓 𝐻𝑔 હોય છે જો હવાની ભંગાણ શક્તિ તમારી 21 1 𝑘𝑉 આરએમએસr s છે તો આ r s મૂલ્ય સેન્ટિમીટર દીઠ આપવામાં આવેલ છે અને સપાટી પરિબળને 0 85 આપવામાં આવેલ છે વિક્ષેપિત ક્રિટીકલ વોલ્ટેજ ગણો સ્થાનિક અને સામાન્ય કોરોના માટે વિઝ્યુઅલ ક્રિટિકલ વોલ્ટેજ પણ નક્કી કરો જો અનિયમિતતા પરિબળો વિઝ્યુઅલ કોરોના સ્થાનિક અને વિઝ્યુઅલ કોરોના સામાન્ય માટે અનુક્રમે 0 તેથી આ તે વસ્તુઓ છે જે તમારે શોધવા માટે છે તેથી આપણે ફરી પાછા ટૂંક સમયમાં મળીશું